આપણે ઇમેજ માં ડિસક્રીપ્ટર્સ વિવિધ પ્રકારનાં ફીચર્ડ ડિસક્રીપ્ટર્સ વિશે ચર્ચા કરી રહ્યા છીએ અમારા અગાઉના પ્રવચનોમાં આપણે ચર્ચા કરી હતી કે કી પોઇન્ટ્સ કેવી રીતે વર્ણવી શકાય પછી આપણે પેચીસ અથવા રિજિયન્સનું વર્ણન પણ ધ્યાનમાં લીધું અને તે પછી આપણે તે જ પ્રકારના રિજિયન્સના ડિસક્રીપ્ટર્સ વિશે પણ ચર્ચા કરી છે જ્યાં ટેક્સચરનું વર્ણન કરવામાં આવ્યું છે અને આજે આપણે બીજા પ્રકારની ઇમેજીસના વર્ણનની ચર્ચા કરીશું જ્યારે સંપૂર્ણ ઇમેજનું વર્ણન કરવું જરૂરી છે ત્યારે ઇમેજમાંની સંપૂર્ણ વિઝ્યુઅલ સામગ્રીને રજૂ કરવાની જરૂર છે અને તે દૃશ્યમાં ચાલો જોઈએ કે ઇમેજ ડિસક્રીપશન માટે કયા પ્રકારની તકનીકો છે ખાસ કરીને આપણે આવી બે લોકપ્રિય તકનીકો વિશે ચર્ચા કરીશું તેમાંથી એક બેગ ઓફ વિઝ્યુઅલ વર્ડસ તરીકે ઓળખાય છે અને પછી આપણે વેક્ટર ઓફ લોકલી એગ્રિગેટેડ ડિસક્રીપશન્સ ને ધ્યાન માં લઈશું તેથી આપણે તે પ્રકારના ડિસક્રીપ્ટર્સ જોઈશું તેથી આ રજૂઆતમાં આપણે શું કરીએ છીએ તે વિઝ્યુઅલ વર્ડસની બેગ છે પ્રથમ આપણે ઇમેજીસની લાઇબ્રેરીમાં કી પોઈન્ટ આધારિત ફીચર ડિસક્રીપ્ટર્સની ગણતરી કરીએ છીએ તેથી આ કિસ્સામાં આપણે ઇમેજીસના સેટમાંથી વિઝ્યુઅલ વર્ડસ બનાવવાની જરૂર છે અને તે વિઝ્યુઅલ વર્ડસનો ઉપયોગ કરવો જોઈએ તેથી વિઝ્યુઅલ વર્ડસની દ્રષ્ટિએ તે એક પ્રકારની ડિક્શનરી છે અને તે પછી તે ઇમેજમાં હાજર છે કે નહીં અથવા તે ઇમેજમાં તેઓ કઈ સંખ્યામાં હાજર છે તે વિઝ્યુઅલ વર્ડસનો ઉપયોગ કરીને કોઈપણ ઇમેજનું વર્ણન કરો તેથી આ પ્રકારની અભિગમની એનાલોજી નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ અથવા ડોકયુમેંટ રિટ્રીવલમાંથી લેવામાં આવી છે જે હું ખાસ કહીશ તેથી ટેક્ષ્ટચ્યુલ ડોકયુમેન્ટ્સમાં એવા શબ્દો છે જે ડોકયુમેન્ટ્સમાં હાજર છે અને તે કેટલાક શબ્દો જે ડોકયુમેન્ટ્સની પ્રકૃતિ પર તેમની વિશિષ્ટ ભૂમિકા ભજવે છે તેથી તે શબ્દો છે જે ટેક્સ્ચ્યુઅલ શબ્દો છે અને ડોકયુમેન્ટને કેટલાક ફીચર વેક્ટર દ્વારા રજૂ કરી શકાય છે જ્યાં તે શબ્દોની હાજરી માટે ગણવામાં આવે છે હવે જ્યારે આપણે કોઈ ઇમેજની વિઝ્યુઅલ સામગ્રીનું વર્ણન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ ત્યારે સમાન પ્રકારની વિભાવના વિસ્તૃત કરવામાં આવી છે પરંતુ અહીં સમસ્યા એ છે કે આપણી પાસે શબ્દોનો કોઈ ચોક્કસ સમૂહ નથી કારણ કે આપણે તેને ડોકયુમેન્ટ્સથી મેળવી શકીએ છીએ કારણ કે ડિક્શનરી ભાષાશાસ્ત્રીઓ દ્વારા સ્વતંત્ર રીતે બનાવવામાં આવે છે કોઈપણ ભાષા દ્વારા શબ્દોના ડિક્શનરી હોય છે તેથી આપણે તે ડિક્શનરી નો ઉપયોગ કોઈપણ શબ્દને રજૂ કરવા માટે કરી શકીએ છીએ અને તે શબ્દો ડોકયુમેન્ટને રજૂ કરવા માટે વાપરી શકાય છે પરંતુ ઇમેજીસમાં પ્રથમ કાર્ય તે શબ્દોનો ડિક્શનરી બનાવવાનું હોઈ શકે છે અને જે કોઈ વિઝ્યુઅલ સામગ્રી અથવા લોકલ વિઝ્યુઅલ ફીચર્સ પર આધારિત હોવું જોઈએ તેથી આ સ્થાનને પ્રથમ ઇમેજના કી પોઇન્ટ્સને ધ્યાનમાં લઈને સંબોધન કરવામાં આવે છે કારણ કે આપણે જાણીએ છીએ તેમ કી પોઇન્ટ્સ તેઓ એક ઇમેજમાં ટ્રાન્સફોર્મેશન ઈનવેરિયન્ટ ફીચર્સ નક્કી કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેથી તે સ્થાનો છે તે એક પ્રકારનાં લેન્ડમાર્ક સ્થાનો છે જે ઇમેજને ટ્રાન્સફૉર્મડ કર્યા પછી પણ સરળતાથી શોધી શકાય છે તેથી કી પોઇન્ટ્સ તે ઇમેજમાંની તે સ્થિતિ છે જ્યાં તમે તે લેન્ડમાર્ક ધ્યાનમાં લઈ રહ્યા છો તો પછી તે કી પોઇન્ટ્સનું વર્ણન વિઝ્યુઅલ વર્ડસના પોસિબલ કેન્ડિડેટ છે તેથી જ્યારે આપણે આ પગલાંને ધ્યાનમાં લઈએ છીએ ત્યારે તે ફિલોસોફી છે આપણે પહેલાં જે ચર્ચા કરી હતી તે વિવિધ પ્રકારના ડિટેક્ટરનો ઉપયોગ કરીને કી પોઇન્ટ્સની ગણતરી કરે છે તે દરેક ઇમેજ માટે તમે ઇમેજીસના સમૂહને ધ્યાનમાં લો તે SIFT ડિટેક્ટર હોઈ શકે છે તે SURF પર આધારિત ડિટેક્ટર હોઈ શકે છે તે FAST જેવા અન્ય ડિટેક્ટર હોઈ શકે છે અને તે તમને તે સ્થાનો આપશે અને તમે સમજો છો કે આમાંની કેટલીક તકનીકો કી પોઇન્ટ્સ શોધવા માટે સ્કેલિંગ વેરિયન્સને પણ ધ્યાનમાં લેવામાં આવે છે અને પછી આ સ્થાનોની આસપાસ તમે ડિસ્ક્રિપટર મેળવશો જેમાં ટ્રાન્સફોર્મેશનલ ઇનવેરિયન્સની પ્રોપર્ટી પણ હોવી જોઈએ પરંતુ અહીં સમસ્યા એ છે કે તમને ડિસક્રીપ્ટર્સની ઘણી જાતો મળે છે જે કિસ્સામાં ત્યાં મોટી સંખ્યામાં ડિસક્રીપ્ટર્સ હશે અને તેટલી બધી ભિન્નતાવાળી ઇમેજનું પ્રતિનિધિત્વ કરવું ખૂબ મુશ્કેલ છે તેથી આપણે આગળ શું કરવાની જરૂર છે તે છે કે આ બધા કી પોઇન્ટ્સને આપણે અમુક માપદંડ યોજનાઓ હેઠળ મૂકવાની જરૂર છે તેનો અર્થ એ કે આપણે આ વિઝ્યુઅલ વર્ડસના કેટલાક પ્રતિનિધિઓ મેળવવા માંગીએ છીએ તેથી તે કી પોઈન્ટ નથી તે એક ડિસક્રીપ્ટર છે જેને આપણે અહીં ધ્યાનમાં લઈએ છીએ એક ડિસક્રીપ્ટર અમારા ઉમેદવાર વિઝ્યુઅલ વર્ડ ડિક્શનરીમાં વિઝ્યુઅલ વર્ડ ને અનુરૂપ છે પરંતુ ઘણાં બધાં વૈવિધ્ય હોઈ શકે છે તેથી આપણે તે વિઝ્યુઅલ વર્ડસને બકેટ્સમાં મૂકવા માંગીએ છીએ જે ખૂબ સમાન હોય અને તેમાંથી એક પ્રતિનિધિ પસંદ કરે છે તેથી વેક્ટર સ્પેસમાં આ કાર્યને ક્વોન્ટાઈઝેશન પણ કહેવામાં આવે છે જ્યારે તમે તેમને બકેટાઇઝિંગ કરતાં હોય ત્યારે અથવા જ્યારે તમે સમાન વિઝ્યુઅલ વર્ડસ અથવા સમાન ફીચર વેક્ટરમાં સમાન સેટઅપમાં ગ્રુપીંગ કરતા હોય તેને ક્લસ્ટરિંગ પણ કહેવામાં આવે છે અને તે પછી તેમાંથી એક પ્રતિનિધિ પસંદ કરે છે તેથી ત્યાં ક્લસ્ટરિંગ માટે અલગ ગાણિતીક નિયમો હોય છે અને ત્યાં એક ટેકનિક K મિન્સ ક્લસ્ટરિંગ ટેકનિક છે તેના દ્વારા તમે સરળતાથી આ પ્રકારની ગ્રુપીંગ કરી શકો છો અને આપણે તે ગ્રુપમાંથી પ્રતિનિધિઓ પસંદ કરી શકીએ છીએ તેથી જો હું ગ્રુપના ફીચર વેક્ટરના સમૂહને ધ્યાનમાં લઈશ તો તે ફીચર વેક્ટરનો મીન તે સેટના પ્રતિનિધિ તરીકે ઉપયોગમાં લેવાય છે તેથી પેરામીટર કે તે સૂચવે છે કે આવા કેટલા પ્રતિનિધિઓ અથવા તમે આવા કેટલા ગ્રુપ્સ બનાવવાના છો અને હકીકતમાં તે તમને તમારા ડિક્શનરીમાં વિઝ્યુઅલ વર્ડસની સંખ્યા આપશે અને તે નિશ્ચિત સંખ્યાના વિઝ્યુઅલ વર્ડસનો ઉપયોગ કરીને આપણે એક ઇમેજનું વર્ણન કરવા જઈશું તેથી તેના કેટલાક ફાયદા છે કે તમારી ફીચર ડિસ્ક્રીપશન ના પરિમાણો આ નંબર K દ્વારા નક્કી કરવામાં આવે છે અને તે તમારા ધ્યાન હેઠળની દરેક પ્રકારની ઇમેજ માટે સમાન છે તેથી ફરી એકવાર ફક્ત આ પગલાઓનો સારાંશ આપવા માટે તમે ઇમેજીસનો સેટ લો છો જ્યાંથી તમે વિઝ્યુઅલ વર્ડસની ડિક્શનરી બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છો ત્યાંથી ઇમેજીસની લાઇબ્રેરીને કોલ કરી શકો છો તે માટે તમે શું કરી રહ્યા છો દરેક ઇમેજ માટે તમે કી પોઇન્ટ્સની ગણતરી કરી રહ્યાં છો દરેક કી પોઈન્ટએ તમે તેના ફીચર ડિસક્રીપ્ટર્સની ગણતરી કરી રહ્યા છો પછી તમને આવી બધી ઇમેજીસના ફીચર ડિસક્રીપ્ટર્સનું કલેક્શન મળે છે અને તે કલેક્શનને ક્લસ્ટરીંગ અલ્ગોરિધમનો ઉપયોગ કરવા માટે ફીચર ડિસક્રીપ્ટર્સ કલેક્શનના ક્લસ્ટરીંગ અલ્ગોરિધમને લાગુ કરે છે તેથી તમને ક્લસ્ટરોની એક મર્યાદિત સંખ્યામાં ગ્રુપમાં કરવાનો K મીન્સ ક્લસ્ટરીંગ અલ્ગોરિધમ મળે છે જે હું પછીથી ક્લસ્ટરિંગ અને આ વિશિષ્ટ કોર્સમાં ક્લાસીફિકેશનના કેટલાક અન્ય મુદ્દા પર ચર્ચા કરીશ હમણાં ચાલો સમજીએ કે તે શું કરે છે તે ફક્ત K ગ્રુપ્સ અથવા K પાર્ટીશનોમાં ડિસ્ક્રીપ્ટર્સને પાર્ટીશન કરે છે તેથી દરેક પાર્ટીશનમાંથી તમે તે ક્લસ્ટરના પ્રતિનિધિ તરીકેનો મીન લો અને તે વિઝ્યુઅલ વર્ડસ બનાવે છે તેથી તમારી પાસે આ પ્રક્રિયામાંથી K વિઝ્યુઅલ વર્ડસ મળે છે આગળ તમે શું કરી રહ્યા છો તે હવે તમારી ડિક્શનરી તૈયાર થઈ ગઈ છે હવે તમે કોઈપણ ઇમેજનો વિચાર કરો છો અને કોઈપણ ઇમેજ માટે તમે ફરીથી તેના કી પોઇન્ટ્સની ગણતરી કરો અને તે કી પોઈન્ટના ડિસક્રીપ્ટરને ધ્યાનમાં લો અને પછી તમે શોધી કાઢો કે તે ફીચર ડિસક્રીપ્ટર્સને અનુરૂપ સૌથી નજીકનો વિઝ્યુઅલ વર્ડ છે અને તે પછી તે વર્ણન તે વર્ડ સાથે સંકળાયેલું છે તેથી અહીં તમે ગણતરી કરી રહ્યાં છો કે આવા કેટલા પ્રતિનિધિ વિઝ્યુઅલ વર્ડસ જે એક ઇમેજમાં કેટલી વાર આવે છે આ તે જ વ્યૂહરચના છે જ્યાં તમે ગણતરી કરો છો કે ડિક્શનરીમાં કેટલા મુખ્ય વર્ડસ કોઈ ડોકયુમેન્ટમાં ઉદ્ભવે છે તે જ રીતે કેટલા કી વિઝ્યુઅલ વર્ડસ તેઓ તમારા ડિક્શનરીમાં કોઈ ખાસ ઇમેજમાં જોવા મળે છે જે આપણે કરી રહ્યા છીએ અને તે હિસ્ટોગ્રામ દ્વારા રજૂ કરી શકાય છે કારણ કે હિસ્ટોગ્રામ તમને તમારા ડિક્શનરીના આ વિઝ્યુઅલ વર્ડસનું ફ્રિક્વન્સી ડિસ્ટ્રિબ્યુશન આપે છે અને આ હિસ્ટોગ્રામમાં બીન્સની સંખ્યા K નંબર દ્વારા નિશ્ચિત કરવામાં આવે છે તેથી તમારી પાસે એક ઇમેજ માટે K પરિમાણીય ફીચર રજૂઆત છે અને આ તે છે જે વિઝ્યુઅલ વર્ડસની બેગ દ્વારા રજૂઆત છે આગળ આપણે બીજા પ્રકારનાં ડિસ્ક્રિપ્ટર વિશે વિચારણા કરીશું જે આપણે જોઈશું તે વિઝ્યુઅલ વર્ડસના બેગનું વિસ્તરણ છે વિઝ્યુઅલ વર્ડસના વિભાવનાઓનો અહીં પણ ઉપયોગ થાય છે પરંતુ વિઝ્યુઅલ કન્ટેન્ટનો સારાંશ અથવા વર્ણનનું સ્વરૂપ થોડું અલગ છે અને આપણે આ વર્ણનમાં કયા પ્રકારની વિવિધતા છે તે જોવા માંગીએ છીએ તેથી આ તકનીકને વેક્ટર લોકલી એગ્રિગેટેડ ડિસક્રીપ્ટર્સના તરીકે ઓળખવામાં આવે છે અથવા ટૂંકું નામમાં આપણે તેને VLAD કહીએ છીએ તેથી પ્રથમ પગલું સમાન છે તમારે વિઝ્યુઅલ વર્ડસની રજૂઆતની બેગની જેમ વિઝ્યુઅલ વર્ડસની કોડબુક બનાવવી પડશે તેથી જેનો અર્થ છે કે ફરી એકવાર તમારે ઇમેજીસનો સેટ લેવો જોઈએ તમારે દરેક ઇમેજ માટેના કી પોઇન્ટ્સ શોધવા જોઈએ અને દરેક કી પોઈન્ટએ ફરીથી તમે ફીચર ડિસક્રીપ્ટર્સની રચના કરો તમને ફીચર ડિસક્રીપ્ટર્સનો સેટ મળશે અને પછી તે ફીચર ડિસક્રીપ્ટર્સ પર K મીન્સ ક્લસ્ટરીંગ કરવું અને K વિઝ્યુઅલ વર્ડસ મેળવો અથવા તે છે કે તમારી K વિઝ્યુઅલ વર્ડસની બેગ તમે પ્રથમ પગલાને ડિક્શનરીમાં મેળવી શકો છો ધારો કે આ પ્રતિનિધિ વિઝ્યુઅલ વર્ડસ તમારા જેવા કે વિઝ્યુઅલ વર્ડસ જેવા પ્રતીકો દ્વારા દર્શાવવામાં આવ્યા છે તેથી દરેક કોડ જેને આપણે કોડબુક પણ કહી શકીએ છીએ તેથી દરેક એક ફીચર વેક્ટર છે અને તેઓ C1 C2 થી Ck દ્વારા સૂચિત છે તેથી આ કિસ્સામાં તેઓ ફક્ત પરિમાણ D ના ક્લસ્ટર કેન્દ્રો છે તેથી આ D પરિમાણ ફીચર ડિસક્રીપ્ટર્સના પરિમાણ દ્વારા નક્કી કરવામાં આવે છે ઉદાહરણ તરીકે આપણે જાણીએ છીએ કે SIFT ફીચર વેક્ટર માટે પરિમાણ ૧૨૮ છે SURF ફીચર વેક્ટર માટે પરિમાણ ૬૪ છે તેવી જ રીતે ત્યાં અન્ય વિવિધ ફીચર ડિસક્રીપ્ટર્સ છે જ્યાંથી આ પરિમાણો નિર્ધારિત છે આ બધા સંમેલનો છે જેમ તમે સમજો છો તમારી પાસે તમારું પોતાનું ફીચર ડિસક્રીપ્ટર્સ પણ હોઈ શકે છે અને તે મુજબ તમે આ પરિમાણને નિર્ધારિત કરી શકો છો પછી તે પછી આપણે આ કેન્દ્રોના સંદર્ભમાં એકત્રીકરણ કામગીરી ધ્યાનમાં લઈએ છીએ ચાલો આપણે આ ગાણિતિક કામગીરીને સમજીએ તેથી એક ઇમેજ માં લોકલ ડિસક્રીપ્ટર 'x' ને ધ્યાનમાં લો જે આમાંના એક વિઝ્યુઅલ વર્ડ સાથે સંકળાયેલ છે તેથી પછી આપણે અનુરૂપ ક્લસ્ટર સેન્ટરના સંદર્ભમાં તફાવતો એકઠા કરી રહ્યા છીએ તેથી આ ઓપરેશનનું વર્ણન આ ચોક્કસ સરવાળા ઓપરેશન દ્વારા કરી શકાય છે

આપણે આ રજૂઆતમાં જોઈ શકીએ છીએ કે x એ અનનોન લોકલ ડિસક્રીપ્ટર છે અને Ci ક્લસ્ટર સેન્ટર છે અને જેમ કે x થી Ci સુધીનું અંતર એ બધા ક્લસ્ટર સેન્ટરોમાં મિનિમમ છે જે રીતે X ને C ને સોંપેલ છે તેથી જો હું અંતરની ગણતરી કરું તો ધારો કે તમે કેટલાક ડિસ્ટન્સ ફંક્શનનો ઉપયોગ કરો છો મને કહેવા દો કે ડિસ્ટન્સ ફંક્શન 'd' ફીચર વેક્ટર x અને કોઈપણ ક્લસ્ટર સેન્ટર Cj વચ્ચેનું ડિસ્ટન્સ જે આ કિસ્સામાં આ રીતે સૂચિત થયેલ છે

આ કિસ્સામાં તમે ડીજનરેટ કિસ્સામાં પણ સમાનતા જોઈ શકો છો તેથી ઓછામાં ઓછી બધા ડિસ્ટન્સ આ ડિસ્ટન્સની સરખામણીએ વધુ અથવા વધુ હોવી જોઈએ પછી તમે આવા ક્લસ્ટર સેન્ટરમાં x સોંપી શકો છો જો ત્યાં મલ્ટિપલ કેન્દ્રો છે જે સમાન ડિસ્ટન્સનાં છે અને જે મિનિમમ પણ છે તો તમારે તેમાંથી એક પસંદ કરવું પડશે તો પછી તમે શું કરી રહ્યા છો તમે ફક્ત તે ક્લસ્ટર સેન્ટરના તફાવતોને એકઠા કરી રહ્યા છો અને ક્લસ્ટર સેન્ટર Ci છે તેથી જો હું ભૌમિતિક રૂપે તેને જોઉં છું જે Ci તરીકે છે અને પછી માની લો કે ત્યાં બીજું ક્લસ્ટર સેન્ટર Cj છે અને ત્યાં આ ડોકયુમેન્ટનાં ફીચર વેક્ટર કહે છે કે આ x1 x2 x3 અને y1 y2 y3 છે તેથી આ બધા જ ડોકયુમેન્ટનાં ફીચર વેક્ટર છે હું લખી શકું છું x 4 x 4 ચાલો આપણે તે અનુસરીએ અને આપણે શું કરી રહ્યા છીએ તમે યુક્લીડિયન ડિસ્ટન્સ કહેવાનું વિચારી રહ્યા છો તેથી તમે જાણો છો કે જો હું પરપેન્ડિકયુલર ડિસ્ટન્સ દોરું તો તે આ બે ફીચર વેક્ટર્સને પરપેન્ડિકયુલર હશે તો આ હાયપર પ્લેન બે ભાગ માં વિભાજિત થઈ જશે તેથી આ તમામ ફીચર વેક્ટર કે જે Ci ની નજીક હશે અને આ તમામ ફીચર વેક્ટર Cj ની નજીક હશે અને પછી તમે શું કરી રહ્યા છો જુઓ આ વેક્ટર છે આ વેક્ટર છે અને આ વેક્ટર છે તેથી તમે ફક્ત આ વેક્ટર ઉમેરી રહ્યા છો તેથી તે Ci ના સંદર્ભમાં આ બધા વેક્ટર્સનું પરિણામ છે એ જ રીતે તેથી જો હું પરિણામ લઉં છું તો તે કેટલીક પરિણામી દિશા કહેશે કે આ અમુક પરિણામી દિશા છે અને આ પરિણામી દિશા છે એ જ રીતે Cj માટે પણ તમે પરિણામી દિશાઓ ને ધ્યાનમાં લો કેટલીક પરિણામલક્ષી દિશાઓ આ હશે તેથી તેથી તે તમારા ફીચર ડિસક્રીપ્ટર્સ છે vi અનુરૂપ ક્લસ્ટર સેન્ટરના સંદર્ભમાં તફાવતો એકઠા કરો તમે મૂળરૂપે આ બધા ડિસક્રીપ્ટર્સને ધ્યાન આપી રહ્યા છો તેથી જો તેઓ એટલા છે કે પરિમાણ તદ્દન વિશાળ છે તમે જોઈ શકો છો કે જો તમારી પાસે પરિમાણ તરીકે Ci હોય તો D કહો તેથી vi નું પરિમાણ પણ D હશે તેથી આપણે અહીં શું કરી રહ્યા છીએ જેથી જો હું Ci નો પરિમાણ તે પરિમાણ D ગણું તો vi નું પરિમાણ પણ D હશે અને ત્યાં બધા D પરિમાણીય ફીચર વેક્ટરનું એકંદરે છે છેવટે તમારી પાસે D માં D નું વિશેષતા પરિમાણ હશે તેથી તમે નોંધ લો કે ફીચર રજૂઆતના તમારા પરિમાણ તે વિઝ્યુઅલ વર્ડસની બેગની સંખ્યાને ધ્યાનમાં રાખીને VLAD માં વધે છે પરંતુ વાસ્તવમાં એવું શું થાય છે કે આ રજૂઆતમાં તમારી K ની સંખ્યા ઓછી રાખવામાં આવે છે અને તે વિઝ્યુઅલ વર્ડની બેગ સાથે મેળ ખાય છે તે ફીચર વેક્ટરની લંબાઈ ના સંદર્ભમાં પણ વિઝ્યુઅલ વર્ડસના પ્રતિનિધિત્વ ની બેગ સાથે સ્પર્ધા કરી શકે છે એવું જાણવા મળ્યું છે કે આ એક ઇમેજ ને અસરકારક રીતે ભેદભાવ પણ કરે છે તેથી VLAD ડિસ્ક્રિપ્ટર એ એગ્રિગેટેડ ડીફરન્સિસ અથવા કોન્કેનેટેડ એગ્રિગેટેડ ડીફરન્સિસ આ રજૂઆતના નૉર્મલાઇઝ્ડ વેક્ટર છે તેથી તે જ રીતે VLAD ડિસક્રીપ્ટર્સ વ્યાખ્યાયિત થયેલ છે તમે જોશો કે આ વેક્ટર તેના મેગ્નીટ્યુડ દ્વારા વહેંચાયેલું છે તેથી આ વિશિષ્ટ કામગીરી એ વેક્ટરનો મેગ્નીટ્યુડ છે જે તે વેક્ટરનો L2 નૉર્મ છે અને જો તમે તેને વિભાજીત કરો છો તો તમને સામાન્ય રજૂઆત મળશે તેથી આ રીતે અન્ય પ્રકારની રજૂઆત પ્રાપ્ત થાય છે ચાલો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આ પ્રકારની રજૂઆતની પ્રેરણા શું હોઈ શકે તેથી એપ્લિકેશનો શું છે તેથી આ પ્રકાર ની વૈશ્વિક ઇમેજ ડિસક્રીપ્ટરની એપ્લિકેશનમાંની એક કન્ટેન્ટ આધારિત ઇમેજ રિટ્રીવલ છે તો ચાલો આ કન્ટેન્ટ આધારિત ઇમેજ રિટ્રીવલ નો અર્થ શું છે તે સમજવાનો પ્રયાસ કરીએ તે ઇમેજ સર્ચ છે કે જે તમે કોઈપણ સર્ચ એંજિનનો ઉપયોગ કરીને કરી શકો છો જ્યાં તમારી ક્વેરી એક ઇમેજ હશે અને તે તમારા ઇમેજીસની લાઇબ્રેરીમાં તમારા ડેટાબેઝમાંથી અથવા તમારી લાઇબ્રેરીમાંથી વેબ પર ફેલાયેલા વિવિધ ભંડારો માંથી સમાન ઇમેજીસ શોધશે તેથી કન્ટેન્ટ આધારિત ઇમેજ રિટ્રીવલ તેના માટે જ છે તે માટે તમારે શું કરવાની જરૂર છે તમારે આમાંના કેટલાક ડિસક્રીપ્ટરનો ઉપયોગ કરીને તમારી ઉમેદવારની બધી ઇમેજીસ અથવા તમારી લાઇબ્રેરીની ઇમેજીસનું પ્રતિનિધિત્વ કરવાની જરૂર છે અને કોઈપણ ક્વેરી ઇમેજ આપી છે જે તમે તેને તેના ડિસક્રીપ્ટર્સમાં રૂપાંતરિત પણ કરી શકો છો અને પછી ક્વેરી ડિસ્ક્રીપ્ટર અને તમારી લાઇબ્રેરી ઇમેજીસના ડિસક્રીપ્ટર્સ અને જે નજીકની અથવા તેના કરતા વધુ હોય તેવા ઇમેજીસના સમૂહ વચ્ચે મેચ કરવાનો પ્રયાસ કરો તેથી તમે તેમને ક્રમ પણ આપી શકો છો તેનો અર્થ છે મેચ બંધ કરો પછીનું બંધ મેચિંગ વગેરે તેથી આ રીતે તમે તે ઇમેજીસને ટોચની 50 ઇમેજીસ ટોચની 5 ઇમેજીસ કહે છે કે તમે તે સૂચિ શોધી શકો છો અને તમે તેમનો અહેવાલ આપી શકો છો જે કન્ટેન્ટ આધારિત ઇમેજ રિટ્રીવલ ના કાર્યનો માર્ગ છે તેથી તે વિઝ્યુઅલ કન્ટેન્ટ પર આધારિત એક ઇમેજ શોધે છે ત્યાં એક વસ્તુ છે અને આ કામગીરીનું એક ઉદાહરણ અહીં બતાવી શકાય છે માની લો કે આ ક્વેરી ઇમેજ છે અને તમારી પાસે ઇમેજીસની લાઇબ્રેરી છે અને મેં તે લાઇબ્રેરીમાં તે બધી ઇમેજીસનો ઉલ્લેખ કર્યો છે તે તમારા ડેટાબેઝમાં સ્ટોર કરેલા ડિસક્રીપ્ટર્સ છે અને પછી તમારો ઉદ્દેશ તમારા ડેટાબેઝમાં ઇમેજીસના તે ડિસક્રીપ્ટર્સ સાથે ક્વેરી ઇમેજના ડિસક્રીપ્ટર સાથે મેળ ખાવાનો છે તેથી જો હું આ પ્રકારનાં ઓપરેશન કરું છું અને જો હું કેટલીક ટોચના ક્રમાંકિત મેચની જાણ કરું તો આપણે આના જેવા કેટલાક પરિણામો મેળવી શકીશું તેથી આ પ્રક્રિયાઓમાંથી એક હું બતાવી રહ્યો છું કન્ટેન્ટ આધારિત ઇમેજ રિટ્રીવલ ની એક પ્રકારની પદ્ધતિ અને તમે ચક્ર સાથે રથની ઇમેજ જોઈ શકો છો તે વારસા પરની એક ખૂબ જ પ્રખ્યાત ઇમેજ સ્થળ હમ્પી ની છે અને ત્યાં એક વિઠ્ઠલા મંદિર નામનું મંદિર છે જ્યાં આ ઇમેજને લેવામાં આવી છે અને તમારી લાઇબ્રેરીમાં પણ તે જુદા જુદા દૃષ્ટિકોણથી લેવામાં આવેલા આવા ઘણા ઉદાહરણો છે અને તેમાંથી કેટલાક દાખલા પણ સર્ચ દ્વારા લેવામાં આવ્યા છે અને તે અહીં બતાવ્યા છે અને વિચાર એ છે કે જ્યારે તમે ઇમેજ સાથે ઇમેજ ડેટાબેઝ બનાવો છો ત્યારે ઇમેજીસ વિવિધ અન્ય મેટાડેટા માહિતી તેના વર્ણનો પણ રાખી શકે છે ધારો કે મુસાફરી કરતી વખતે તમે નવી આ તસવીર લીધી છે અને તમે આ ચોક્કસ ઓબ્જેક્ટને શું કહે છે તે જાણવા માગો છો તેથી તમે સર્ચ કરો છો અને સંબંધિત ઇમેજીસ તેમના વર્ણન સહિત દર્શાવવી જોઈએ તેથી આ એક પ્રકારની ખૂબ ઉપયોગી એપ્લિકેશન છે જે હાલમાં વિવિધ સિસ્ટમોમાં ઉપલબ્ધ છે હું તમને બીજું ઉદાહરણ આપી શકું છું તેથી આ ડેટાબેઝમાંથી પ્રાપ્ત થયેલ ઇમેજીસ છે તેથી તમે જુઓ છો કે તેમાંથી એક ખરેખર મેચ નથી તે થાય છે કારણ કે આ બધા કોઈ ફીચર જગ્યામાં રજૂ થાય છે અને રજૂઆતમાં અસ્પષ્ટતા હશે તેથી ઘણી ઇમેજીસ જે જુદી જુદી હોય છે પરંતુ તેમાં સમાન ફીચર વેક્ટર હોઈ શકે છે આ બીજું ઉદાહરણ છે આ પશ્ચિમ બંગાળના બિષ્ણુપુર નામના સ્થાનનું છે અને અહીં ટેરાકોટા મંદિરો છે જે ખૂબ પ્રખ્યાત છે આ આવા એક મંદિરની ઇમેજ છે અને આપની ઇમેજ સર્ચ તકનીકનો ઉપયોગ કરીને આપણે આ પ્રકારની રજૂઆતો મળી શકે છે તેથી આ રીતે આપણે જોયું છે કે કી પોઇન્ટ્સ માટેના ઇમેજના વર્ણનોના વિષયોમાં અથવા વૈશ્વિક સ્તરે ઇમેજ માટેના પોઇન્ટ્સ અથવા ડિસક્રીપ્ટર્સ રિજિયન્સ માટેના વિવિધ પ્રકારનાં ડિસક્રીપ્ટર્સ ત્યાં છે તેથી આ વિષયમાં આપણે ડિસક્રીપ્ટર્સની આવી તમામ તકનીકો અને ખાસ કરીને ઇમેજીસના કી પોઇન્ટ્સના ડિટેકશનની પણ ચર્ચા કરી તેથી આપણે આ બધા વિષયોનો સારાંશ આપીશું આ બધા જુદા જુદા મુદ્દાઓ જે આપણે ચર્ચા કર્યા છે જુદી જુદી તકનીકો જે આ વિષય પરના આ લેક્ચર્સમાં આપણે તેમાં ચર્ચા કરી છે અને તેથી આપણે સ્કેલ અને ટ્રાન્સફોર્મેશન ઈનવેરિયન્ટ ફીચર ડિટેકશન વિશે ચર્ચા કરી છે અને તેમાંના કેટલાક હેરિસ કોર્નર અથવા લેપ્લેસિયન મેક્સિમ જેવા છે તે ફીચર શોધવાની પદ્ધતિઓ છે તમે ગૌસીઅન મહત્તમ અથવા એક્સટ્રેમમ નો તફાવત પણ વાપરી શકો છો તે મિનિમમ પણ હોઈ શકે છે અને પછી આપણે તીવ્રતાવાળા વેઈટનો ઉપયોગ કર્યો છે જે તે રીતે રોટેશનલ ઈનવેરિયન્ટ ડિટેક્શનની દ્રષ્ટિએ તપાસ પણ આપે છે અને આપણે વિવિધ પ્રકારના વિશેષ ડિસક્રીપ્ટર્સ વિષયોની પણ ચર્ચા કરી છે જેમ કે તે ટ્રાન્સફોર્મેશન ઈનવેરિયન્ટ ડિસક્રીપશન્સ છે સામાન્ય રીતે તમારા જેવા ડિસક્રીપ્ટર્સ સ્કેલ ઈનવેરિયન્ટ ફીચર ટ્રાન્સફોર્મ SIFT અથવા SURF અથવા ORB ને જાણે છે તેથી આ વિવિધ પ્રકારનાં ડિસક્રીપ્ટર્સ છે જેની આપણે ચર્ચા કરી છે અને આપણે તે રિજિયન અને ટેક્સચર ડિસ્ક્રીપ્ટર વિશે પણ ચર્ચા કરી હતી જે ઇમેજીસથી સંબંધિત અન્ય પ્રકારનું વર્ણન છે અહીં તમે પોઈન્ટને બદલે પેચ અથવા એક રિજિયનને ધ્યાનમાં લો અને સામાન્ય રીતે તે પેચીસ અથવા રિજિયન્સ ત્યાં લંબચોરસ આકારના હોય છે અને તેમાં વિવિધ પ્રકારના ડિસક્રીપ્ટર્સ હોય છે જેની ચર્ચા આપણે ગ્રેડિયન્ટના હિસ્ટોગ્રામની જેમ કરીએ છીએ અને ત્યાં જુદા જુદા ટેક્સચર ડિસ્ક્રીપ્ટર્સ એડ્જ ડેન્સિટી texture descriptors edge density આધારિત ડિસ્ક્રિપ્ટર્સ લોકલ બાઈનરી પેટર્ન અને તેના વિવિધતા છે જ્યાં તમે તેને રોટેશનલ ઈનવેરિયન્ટ બનાવી શકો છો તમે આમાં અવાજ પણ નિયંત્રિત કરી શકો છો અને તે રીતે તેને વધુ મજબૂત બનાવો તે માત્ર એક જ રોટેશનલ ઈનવેરિયન્ટ નથી એક સમાન પેટર્ન તરીકે ઓળખાતી કલ્પના છે જેનો ઉપયોગ તેને વધુ મજબૂત બનાવવા માટે કરવામાં આવ્યો છે પરંતુ અવાજોને સંભાળવા માટે અને પછી કો અકરેન્સ મેટ્રિક્સ આધારિત વર્ણન છે તેથી લોકલ બાઇનરી પેટર્ન ડિસક્રીપ્ટર્સ તમારે આ દાખલાના તે ચોક્કસ રિજિયનમાં હિસ્ટોગ્રામ બનાવવાનું છે જે તમને ડિસક્રીપ્ટર આપે છે કો અકરેન્સ મેટ્રિક્સ આધારિત ડિસક્રીપ્ટર્સમાં તમારે પિક્સેલ મૂલ્યોના જોડાણને આધારે કો અકરેન્સ મેટ્રિક્સ બનાવવો પડશે તેનો અર્થ એ કે જોડી પિક્સેલ્સ વચ્ચે સ્પાશિયલ સંબંધોના પૂર્વ વ્યાખ્યાયિત સંબંધોના સંદર્ભમાં પિક્સેલ મૂલ્યોની જોડીઓ છે તેથી આ રીતે તમે મૂલ્યોના વિવિધ જોડીઓના ફ્રિક્વન્સી ડિસ્ટ્રિબ્યુશનને વ્યાખ્યાયિત કરી શકો છો અને તે તમને કો અકરેન્સ મેટ્રિક્સ આપશે અને કો અકરેન્સ મેટ્રિક્સથી ફરીથી વિવિધ પ્રકારના ફીચર્સ વિવિધ પ્રકારનાં માપન અને ફીચર્સ જે તમે નિર્ધારિત કરી શકો છો અને જેનો ઉપયોગ ચોક્કસ ટેક્સચર રિજિયનના ડિસક્રીપશન માટે થઈ શકે છે લૉવસ' Laws' ની ટેક્સચર એનર્જી એ પણ એક બીજી તકનીક છે જેની આપણે ચર્ચા કરી અને અંતે આપણે એક ઇમેજના વૈશ્વિક ડિસક્રીપ્ટર વિશે ચર્ચા કરી અને અમે તેની એપ્લિકેશન અથવા કન્ટેન્ટ આધારિત ઇમેજ રિટ્રીવલ અથવા ઇમેજ આધારિત સર્ચ જોઈ છે અને બે તકનીકો વિશેષ ચર્ચા કરી છે એક વિઝ્યુઅલ વર્ડ રજૂઆતની બેગ છે બીજી એક વેક્ટર ઓફ લોકલી એગ્રિગેટેડ ડિફરન્સીસ VLAD તકનીક છે તેથી આ બે તકનીકો છે જેની આપણે ચર્ચા કરી છે તેથી અલબત્ત તમે જાણો છો કે ત્યાં કેટલીક એવી એપ્લિકેશનો છે જેની આપણે વિચારણા પણ કરીએ ચાલો આપણે તે પણ જોઈએ કી પોઇન્ટ ડિસ્ક્રિપ્ટર્સની જેમ આપણે જાણીએ છીએ કે મલ્ટિ વ્યૂ ઇમેજિંગ સિસ્ટમમાં ખાસ કરીને સ્ટીરિયો ઇમેજિંગ સિસ્ટમ્સના સીનનાં અનુરૂપ પોઇન્ટ મેળવવા માટે અનુરૂપ મેચિંગ માટે તેનો ઉપયોગ કરી શકાય છે અને તેનો ઉપયોગ તે ઇમેજિંગ સિસ્ટમ્સની હિસ્ટરી ઇમેજિંગ સિસ્ટમના મૂળભૂત મેટ્રિક્સ જેવી વિવિધ પ્રકારની લાક્ષણિકતાઓ મેટ્રિસીસ મેળવવા માટે થઈ શકે છે પછી રિજિયન ડિસક્રીપ્ટર માટે ઓબ્જેક્ટ ડિટેક્શન એક એપ્લિકેશન હોઈ શકે છે ત્યાં હોગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પદયાત્રીઓની ડિટેકશનની એપ્લિકેશનો છે અને કેરેક્ટરની ઓળખાણ વગેરે એપ્લિકેશન છે અને વૈશ્વિક ડિસક્રીપ્ટર્સ માટે આપણે ઇમેજ રિટ્રીવલની એપ્લિકેશન વિશેની તકનીક વિશે ચર્ચા કરી છે તેથી આ સાથે હું આ વિશિષ્ટ લેક્ચરને બંધ કરું છું અને આ મુદ્દાને આ સારાંશ સાથે સમાપ્ત કરીએ છીએ આપણે મેચિંગના આપના આગામી વિષય પર જઈશું અને આપણે આપના આગામી વિષય માં મેચિંગ અને મોડેલ ફિટિંગની પણ ચર્ચા કરીશું ફીચર ડિસક્રીપ્ટર્સ સાથે મેળ ખાતા કેટલાક ભાગો આપણે આ વિષયમાં પણ ચર્ચા કરી છે પરંતુ આગળ ના વિષય માં આપણી પાસે વધુ વિગત હશે તમારા સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર કીવર્ડ્સ VLAD વિઝ્યુઅલ વર્ડસ ઇમેજ ડિસક્રીપ્ટર કો અકરેન્સ મેટ્રિક્સ લોકલ બાઇનરી પેટર્ન